આ મોડ્યુલમાં હું 2 મહત્વપૂર્ણ અદ્યતન ખ્યાલોને પ્રકાશિત કરવા જાઉં છું જેનો અર્થ એ છે કે તમે ચોક્કસ ઔદ્યોગિક સમસ્યા માટે તમારા IIoT બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો અથવા નહીં પણ કરી શકો પરંતુ આ તમને કાર્યક્ષમ નેટવર્ક મેનેજમેન્ટ માટે કાર્યક્ષમ નેટવર્ક સેટઅપ કરવામાં મદદ કરશે અને તેથી વધુ સિસ્ટમ સુરક્ષિત કરાવામા મહત્વપૂર્ણ છે આ ફરજિયાત નથી પરંતુ નિશ્ચિતરૂપે મહત્વપૂર્ણ છે અને હું ભલામણ કરીશ કે કોઈએ વાસ્તવિક IIoT સેટઅપમાં જે બનાવવામાં આવી રહ્યું છે એના અમલીકરણ માટે આ તકનીકોને ધ્યાનમાં લેવી જોઈએ તેથી આ 2 તકનીકો સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સ એ નંબર 1 છે અને સુરક્ષાએ નંબર 2 સુરક્ષા વધુ સામાન્ય છે જે સિક્યોરિટીઝની વધુ લાગુ ઉપયોગીતા છે જે તદ્દન નિકટવર્તી છે પરંતુ એસડીએન એવી વસ્તુ છે જેના લાભો તમને આ વિશેષ વ્યાખ્યાનમાં સ્પષ્ટ થઈ જશે જ્યારે એકવાર આપણે તે તમામ વિભાવનાઓમાંથી પસાર થઈશું તેથી આ એસડીએન શું છે સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સ શું છે અને IIOT સંદર્ભમાં તે પોતાને ક્યાં સ્થિત કરે છે સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સ IIOT સેટિંગમાં મૂળભૂત રીતે કાર્યક્ષમ અને વધુ અસરકારક પ્રતિનિધિ નેટવર્ક મેનેજમેન્ટ રાખવાનો લક્ષ્યાંક રાખે છે એ ફક્ત આઇ સાથે કામ કરવું જરૂરી નથી પરંતુ આ વિશેષ અભ્યાસક્રમ આઇ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી આપણે આઈ સંદર્ભમાં એસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પરંતુ એસ કોઈપણ પ્રકારના નેટવર્ક જેવું કે તમારું પરંપરાગત ઇન્ટરનેટ અન્ય વિવિધ પ્રકારના વાયરલેસ નેટવર્ક અને ચોક્કસપણે સામાન્ય રીતે ઔદ્યોગિક આઇઓટી અને આઇઓટી માટે પણ લાગુ પડે છે તેથી કાર્યક્ષમ અને અસરકારક નેટવર્ક મેનેજમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે જો આપણે આઇઆઇઓટી વિશે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને સંસ્થાઓ તરફથી ટ્રાફિકની આવશ્યકતા જે મૂળભૂત રીતે સ્થિર હોય છે તો ટ્રાફિક સમય સાથે બદલાય છે ટ્રાફિકનું સ્વરૂપ ટ્રાફિકની આવશ્યકતાઓ ગ્રાહકો પાસેથી આવતી આવશ્યકતાઓ ખાસ સ્થાપનો મશીનરી બધું ગતિશીલ છે અને તે સમય સાથે બદલાઈ જાય છે તેથી જો આપણે નેટવર્ક મેનેજમેન્ટ વિશે વાત કરી રહ્યા હોય તો સ્થિર પરંપરાગત નેટવર્ક મેનેજમેન્ટ તકનીકો ગતિશીલતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખૂબ યોગ્ય નથી તેઓ ખરેખર ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ જો આપણે સ્વાયત્ત જમાવટ સ્વાયત્ત સેટઅપ્સ વિશે વાત કરી રહ્યા છીએ ગતિશીલ આવશ્યકતાઓને શક્ય તેટલી સ્વાયત્તતાપૂર્વક પૂરી કરવી મહત્વપૂર્ણ છે રાઉટિંગ કોષ્ટકો પરંપરાગત નેટવર્કમાં રાઉટિંગને જ લઇ લ્યો પરંપરાગત નેટવર્કમાં મૂળભૂત રીતે તમારી પાસે રાઉટિંગ કોષ્ટકો છે જે સંગ્રહિત છે જે જુદા જુદા રાઉટરો સ્વીચો અને તેથી આગળના રૂપરેખાંકિત છે આ રાઉટિંગ કોષ્ટકો મૂળભૂત રીતે આ ઉપકરણો પર આવી રહ્યા ડેટા પેકેટોને તે જાણવા મદદ કરશે કે તેઓ ક્યાં જઇ રહ્યા છે અને આ નિયમો મૂળભૂત રીતે દરેક જુદા જુદા ઉપકરણોમાં રાઉટર્સ સ્વીચો મા એમ્બેડ કરેલા છે પરંતુ જો ટ્રાફિક આવશ્યકતાઓ બદલાય છે તો સિસ્ટમની એકંદર જરૂરિયાતો બદલાય છે જો સમય સાથે સિસ્ટમ આર્કિટેક્ચર બદલાય છે તો સ્થિર નિયમ આધારિત રાઉટિંગ મિકેનિઝમ્સ ખૂબ યોગ્ય નથી આ એક ઉદાહરણ છે જે મેં હમણાં જ તમને આપ્યું છે અને તમે તેને અન્ય વિવિધ પ્રકારની આવશ્યકતાઓનાં દૃશ્યો પૂરાં કરવા માટે અન્વેષણ કરી શકો છો અને તેથી વધુ જેના માટે તમારે સ્થાને ગતિશીલ મિકેનિઝમ્સ રાખવાની જરૂર છે તેથી એસડીએન એક એવી તકનીક છે જે તમને ગતિશીલતાની આવશ્યકતાઓને પૂરી કરવામાં મદદ કરી શકે છે જે આ મોટાભાગના ઔદ્યોગિક સંચાર સેટિંગ્સમાં છે તો આ એસડીએન શું છે એસડીએનમાં આપણે સામાન્ય રીતે ડેટા પ્લેનમાંથી ડેટા પ્લેનને ડીકોપ્લિંગ અથવા ડેટા પ્લેનમાંથી કંટ્રોલ પ્લેનના ડીકોપ્લિંગ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અગાઉ પરંપરાગત રૂપે આ મોટાભાગના સ્વીચોમાં રાઉટરમાં જે ઇન્ટરનેટનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે તેનો ઉપયોગ એક સાથે કરવામાં આવતો કંટ્રોલ મિકેનિઝમ માં ડેટા દરેક વસ્તુ મૂળ રૂપે સંગ્રહિત થાય છે આ દરેક વ્યક્તિગત નેટવર્ક સાધનોમાં તમારા રાઉટર સ્વીચો અને તેથી વધુમાં પૂર્વ ગોઠવેલા સ્થિર છે માં આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે છે કે તમે આ વ્યક્તિગત ડેટામાંથી નિયંત્રણને કેવી રીતે અલગ કરી શકો છો કે જે આ દરેક નેટવર્ક ઉપકરણોમાં સંગ્રહિત છે અને એક અલગ સ્તર છે જે કંટ્રોલ સ્તર છે જે એક એન્ટિટી ધરાવતી નેટવર્ક સ્તરછે જેને નિયંત્રક તરીકે ઓળખવામાં આવે છે તેથી તે નિયંત્રક જે આ દરેક નેટવર્ક નિયંત્રણમાં છે જે ત્યાં સ્વીચો રાઉટરો વગેરે જેવા દરેકને નિયંત્રિત કરવા જઇ રહ્યું છે અને આ નિયંત્રક એન્ટિટી નેટવર્ક એન્ટિટી નિયંત્રક મૂળભૂત રીતે આ વિવિધ ઉપકરણોને નિયંત્રિત કરવામાં મદદ કરશે જે ડેટા પ્લેનનો ભાગ છે તેથી આ એસડીએન શું છે તો એ સુધારેલા નેટવર્ક મેનેજમેન્ટ માટે વર્તમાન નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનર્ગઠન છે તેથી જ્યારે આપણે આ વિશેષ શબ્દ તરીકે પુનર્ગઠન વિશે વાત કરીશું ત્યારે ક્વોલિફાયર સૂચવે છે કે તે કોઈ નવી તકનીક નથી પરંતુ એક એવી તકનીક છે જે તમને વર્તમાન નેટવર્ક પરંપરાગત નેટવર્ક આર્કિટેક્ચર પર નજર ફેરવવા અને ફરીથી કાર્યરત કરવાની કાર્યક્ષમ પદ્ધતિ પ્રદાન કરવામાં નવી તકનીકી વસ્તુઓ બનાવવામાં મદદ કરશે તેથી તે કેવી રીતે કરવામાં આવે છે જેમ કે મેં તમને પહેલા કહ્યું હતું કે ડેટા પ્લેનથી કંટ્રોલ પ્લેનને અલગ કરીને ડિકોપ્લિંગની પ્રક્રિયાને અલગ કરીને કરી શકાય છે અને જેના દ્વારા પરંપરાગત ફોરવર્ડિંગ ડિવાઇસેસ ફક્ત કંટ્રોલર દ્વારા નિયંત્રણ પ્લેન સાધનોની સૂચનાની કાળજી લેશે તેથી સર્વગ્રાહી એસડીએન આર્કિટેક્ચર આ રીતે દેખાશે તેથી આ એસડીએન આર્કિટેક્ચર આઇઆઇઓટી અથવા આઇઓટી ટ્રાફિકને પૂરુ પાડે છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના 3 અલગ સ્તરોને વ્યાપકરૂપે જોશે 1લું એ તમારો ડેટા લેયર છે 2જુ એ કંટ્રોલ લેયર છે અને 3જુ એ એપ્લીકેશન લેયર છે તેથી આપણી પાસે 3 જુદા જુદા સ્તરો છે સ્તર 1 ઉપકરણોએ ફોરવર્ડિંગ ઉપકરણો જેવા તમારા રાઉટર્સ જે વિવિધ ફોરવર્ડિંગ ડિવાઇસેસ છે સ્તર 2 ડિવાઇસ એ કંટ્રોલર છે જે મૂળભૂત રીતે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમનું ધ્યાન રાખે છે જે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ પણ ચલાવે છે અને સ્તર 3 માં એપ્લિકેશન સ્તર છે જ્યાં તમારા વ્યવસાયિક તર્કથી તમારી વિવિધ એપ્લિકેશનો ચાલી રહી છે તેથી મૂળભૂત રીતે તમારી પાસે 3 વિવિધ સ્તરો છે તેથી આ સ્તરોની નીચેનો એક સ્વિચર જે કંટ્રોલર અથવા કંટ્રોલ લેયરની નીચે હોય છે જે મૂળરૂપે આ સાઉથબાઉન્ડ એપીઆઇ તરીકે ઓળખાય છે જે ઉપર છે તે નોર્થબાઉન્ડ એપીઆઇ તરીકે ઓળખાય છે તેથી આ નિયંત્રણ સ્તર અને એપ્લિકેશન સ્તર વચ્ચે 2 એપીઆઇ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇંટરફેસ છે તેથી આ અહીં એક ઈન્ટરફેસ છે અને આ બીજું ઈન્ટરફેસ છે તેથી એક ઇન્ટરફેસ નોર્થબાઉન્ડ એપીઆઇ તરીકે ઓળખાય છે અને બીજું વિશિષ્ટ ઇન્ટરફેસને સાઉથબાઉન્ડ એપીઆઇ તરીકે ઓળખવામાં આવે છે તેથી અન્ય શબ્દોમાં આ સાઉથબાઉન્ડ એપીઆઈ મૂળભૂત રીતે નિયંત્રણ સ્તર અને ડેટા લેયર વચ્ચેના ઇન્ટરફેસની ચિંતા કરે છે જ્યારે નોર્થબાઉન્ડ એપીઆઇ નિયંત્રણ સ્તર અને એપ્લિકેશન લેયર વચ્ચેના ઇન્ટરફેસની ચિંતા કરે છે તેથી ત્યાં એસડીએન નોર્થબાઉન્ડ અને સાઉથબાઉન્ડ એપીઆઇના વિવિધ ઘટકો છે જે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે તે જ રીતે આ નિયંત્રક છે જે લોજિકલ કેન્દ્રીયકૃત એન્ટિટી છે જે મૂળભૂત રીતે આ જુદા જુદા ડેટા લેયર ડિવાઇસેસને નિયંત્રિત કરી રહ્યું છે ડેટા લેયરમાં એવા ફોરવર્ડિંગ ડિવાઇસીસ છે જે મૂળભૂત રીતે તેમનામાં ગોઠવાયેલા નિયમોના આધારે ફક્ત ફોરવર્ડિંગની સંભાળ રાખે છે જે તેમાં રૂપરેખાંકિત છે તમારે આ સંપૂર્ણ સામગ્રીને ટેકો પણ આપવો પડશે તમારી પાસે થોડો પ્રોટોકોલ હોવો જોઈએ જે હું હમણાં અગાઉ સમજાયું તે કરવા માટે તમને મદદ કરશે તેથી ત્યાં ખૂબ જ પ્રખ્યાત પ્રોટોકોલ છે જે ઓપનફ્લો પ્રોટોકોલ તરીકે ઓળખાય છે જે ખાસ કરીને નેટવર્ક સોફ્ટવૅર નિર્ધારિત નેટવર્કમાં એસડીએનને ટેકો આપવાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ આ ઓપન પ્રોટોકોલ દ્વારા સમર્થન આપવામાં આવશે પ્રોટોકોલ 1 1 સંસ્કરણથી પ્રારંભ થયો હતો અને હાલમાં તે 1 5 પર છે તેથી ઓપનફ્લો 1 5 એ પ્રોટોકોલ છે જે ઓપનફ્લો પ્રોટોકોલ છે જે એક નવીનતમ છે જેનો ઉપયોગ કરી શકાય છે અને આ વિવિધ પ્રોટોકોલ્સ અને તેના વિવિધ આવૃત્તિઓ 1 2 ની 1 5 સુધી તેની પોતાની વ્યક્તિગત સુવિધાઓ છે પરંતુ સર્વગ્રાહી રીતે ઓપનફ્લો ખાસ નેટવર્કમાં એસડીએનના ગોઠવણીને પૂર્ણ કરશે અને ટોચ પર તમારી પાસે આ વિવિધ એપ્લિકેશનો છે આ એસડીએનનાં આ વિવિધ ઘટકો છે તેથી આ લાગુ પડે છે જેમ કે મેં પહેલા કોઈપણ પ્રકારના નેટવર્ક વાયર્ડ ઇન્ટરનેટ વાયરલેસ અથવા આઇઓટી અથવા આઇઆઓટીને કહ્યું હતું પરંતુ આઇઓટી અથવા આઇઆઇઓટી પાસે તેની પોતાની વિશિષ્ટ આવશ્યકતાઓ છે અને આઇઓટી આઈઆઈઓટી માટે એસડીએનની જમાવટનું રૂપરેખાંકન છે જે બિનઅસરકારક છે તેથી તે નજીવી બાબતો વિશે ચર્ચા કરતા પહેલા ચાલો આપણે આમાંના કેટલાક જુદા જુદા પાસાઓ વિશે વાત કરીએ તેથી એસડીએનમાં આપણે કેટલાક જુદા જુદા ખ્યાલોને સમજવાની જરૂર છે જે આપણને એસડીએન IIOT ની આવશ્યકતાઓ કેવી રીતે પૂરી કરી શકે છે તે સમજવા માટે મદદ કરશે નંબર 1 એ નિયમ પ્લેસમેન્ટ છે બીજો કન્ટ્રોલર પ્લેસમેન્ટ છે અને ત્રીજો છે સુરક્ષા નિયમ પ્લેસમેન્ટ કંટ્રોલર પ્લેસમેન્ટ અને સુરક્ષા એ 3 સૌથી મહત્વપૂર્ણ ખ્યાલો છે જેને આપણે એસડીએનમાં જાણવું જોઈએ તેથી ચાલો આપણે આ દરેકમાંથી પસાર થવાનો પ્રયત્ન કરીએ ત્યાં વિવિધ સંશોધન પેપર્સ છે જે નિયમ પ્લેસમેન્ટની વિવિધ રીતો કંટ્રોલર પ્લેસમેન્ટની વિવિધ રીતો અને જુદી જુદી સુરક્ષા પદ્ધતિઓ વિશે વાત કરે છે પરંતુ આ શું છે તે સમજવા માટે અમે આ વિવિધ ખ્યાલોમાંથી દરેકના કેટલાક અત્યંત નિષ્કપટ ઉચ્ચ સ્તરના દૃશ્યોમાંથી જોઈશું તેથી નિયમ પ્લેસમેન્ટમાં મૂળભૂત રીતે આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે આપણી પાસે જુદા જુદા ફોરવર્ડિંગ ડિવાઇસેસ છે જે ખાસ નિયંત્રણ તર્ક પર આધારિત ઇનકમિંગ ટ્રાફિકને આગળ ધરે છે જે ફરીથી એસડીએન નિયંત્રક દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આ નિયંત્રણ તર્ક મૂળભૂત રીતે ઉપકરણો પર મૂકવામાં આવે છે તેનો અર્થ એ છે કે ડેટા લેયરમાં ફ્લો નિયમ તરીકે ઓળખાતી કંઇકના સ્વરૂપમાં અને તે આ ફ્લો નિયમ છે કે જેના વિશે આપણે આ વિશેષ સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ આપણે આગળ કોઈ વાત કરતા પહેલા મારે તમને બીજું કંઇક કહેવું જોઈએ આ ફલૉ ના નિયમો મૂળ રૂપે આ દરેક ઉપકરણોમાં મેમરીમાં સંગ્રહિત થાય છે જેને TCAM મેમરી તરીકે ઓળખવામાં આવે છે તેનું સંપૂર્ણ નામ ટર્નરી કન્ટેન્ટ એડ્રેસિબલ મેમરી છે તે આ દરેક ઉપકરણોમાં ટીસીએએમ મેમરી છે તેનો અર્થ એ કે ડેટા પ્લેન ડિવાઇસીસ તેનો અર્થ એ કે તમારા રાઉટર અથવા ફોરવર્ડિંગ ડિવાઇસેસની તમારી પાસે આ બધી TCAM મેમરી છે જે જુદા જુદા ફલૉ ના નિયમોને સંગ્રહિત કરશે હવે આ ટીસીએએમ મેમરી ખૂબ ઓછી છે અને પરિણામે આ દરેક ફોરવર્ડિંગ ડિવાઇસમાં આ TCAM મેમરી ફક્ત મર્યાદિત સંખ્યામાં ફ્લો નિયમોને સંગ્રહિત કરશે તેથી આ ફક્ત મર્યાદિત સંખ્યામાં ફલૉ ના નિયમો સંગ્રહિત કરી શકાય છે અને તેનાથી તમે તમારા ફલૉ ના નિયમો કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તે જીવનને પડકારજનક બનાવે છે અને તેથી તમારી પાસે ટીસીએએમમાં ખૂબ મર્યાદિત જગ્યા છે જે તમારા ફલૉ ના નિયમોને સ્ટોર કરી શકે છે જો તે ત્યાં ન હોત તો તમારી પાસે તે મર્યાદા ન હોત જો તમારી પાસે જુદા જુદા ફલૉ ના નિયમોનો સમૂહ હોઇ શકે જે આગળના ઉપયોગ માટે TCAM મેમરીમાં સંગ્રહિત હતા પરંતુ તે અવરોધ છે તેથી તમારે હવે જાણવાની જરૂર છે કે તમે કેવી રીતે તમારા ફલૉ ના નિયમોને ડિઝાઇન કરો તમે કયા સ્થાને નિયમોને મૂકશો તમે કેવી રીતે નિયમોને મૂકશો અને આ વિવિધ નિયમોની બીજી બધી વિગત તો ચાલો હવે આ સમજવા પ્રયત્ન કરીએ કે આ ટીસીએએમ અને આ 4 નિયમ પ્લેસમેન્ટ સાથે મળીને કેવી રીતે કામ કરશે અને આ અવરોધ શું છે અને આપણે એ સમજવાનો પ્રયાસ કરવો પડશે કે આ અવરોધ વિવિધ મુદ્દાઓને કેવી રીતે લાવશે જેને સંબોધિત કરવામાં આવશે તેથી ચાલો આપણે કહીએ કે તમારી પાસે આવનારા બધા આ જુદા જુદા ફલૉ છે તેથી ચાલો આપણે કહીએ કે પહેલા તમારી પાસે 2 જુદા જુદા ફલૉ જે અહીં બતાવ્યા પ્રમાણે છે તમારી પાસે 2 જુદા જુદા ફલૉ છે જેમ કે આપણે કહી શકીએ કે આ 2 ફલૉ પહેલાથી જ અંદર આવી ચુક્યા છે તેથી પહેલા બે ફલૉ નો ફલૉ નિયમ પહેલેથી શામેલ છે કારણ કે તે પહેલાથી ત્યાં ન હતો તે તમારા ટીસીએએમમાં પહેલેથી દાખલ કરવામાં આવ્યો છે તેથી પછી આ વિવિધ ફલૉ ના નિયમો માટેની અનુરૂપ ક્રિયાઓનો પણ તે ડેટા પ્લેનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી મૂળભૂત રીતે તમારી પાસે આ ફલૉ ના દરેક નિયમો માટે તમારી પાસે અનુરૂપ ક્રિયાઓ છે જે પણ ઉલ્લેખિત છે તેથી જો પછી ખાસ ટ્રાફિક આવે છે તો જે બનવાનું છે તે છે કે આ મેચિંગ આ વિશિષ્ટ ફલૉ ના નિયમ સાથે કરવામાં આવશે અને આ મેચિંગના આધારે જો મેચિંગ થાય છે તો આ ફલૉ ના નિયમોની વિરુદ્ધ નિર્દિષ્ટ અનુરૂપ ક્રિયા છે તેથી આ ક્રિયાઓ કરવામાં આવશે હવે ચાલો આપણે કહીએ કે તમારી પાસે ત્રીજો ઇનકમિંગ ફ્લો છે જે આવે છે આપણે આ ત્રીજી સાથે વ્યવહાર કરવો પડશે તેથી અહીં પહેલાથીજ પહેલા અને બીજા વ્યવહાર સંગ્રહિત છે તેથી એક અને બે પહેલેથી જ સંગ્રહ કરે છે હવે ત્રીજો આવે છે તેથી ચાલો આપણે કહીએ કે આ ખાસ ટીસીએએમ મેમરી ફક્ત બે ફલૉ ના નિયમોને સ્ટોર કરી શકે છે ત્રીજો આવે છે અને તમારે આ વિશિષ્ટ કોષ્ટકમાં તે અવરોધને સ્પષ્ટ કરવા માટે અવરોધ આપવા માટે દાખલ કરવો પડશે અથવા તમે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરો છો તમે આ નવા ફલૉ ને કેવી રીતે સમાવી શકો છો ત્યાં બે રસ્તાઓ છે એક રીત એ છે કે તમે એક અસ્તિત્વમાં છે તે નિયમ ડીલીટ કરી નાખો અને તમે ત્રીજો દાખલ કરો અથવા તો બીજી સંભાવના એ છે કે તમારે નિયમ ભેગા કરવા પડશે તેથી તમે કેટલાક વાઇલ્ડ કાર્ડ અથવા અન્ય મિકેનિઝમ્સનો ઉપયોગ કરીને તમારી પાસે સંયુક્ત નિયમો હોઈ શકે છે જે ઘણા નિયમો સાથે મળીને પૂર્ણ કરશે જે બહુવિધ નિયમોને એક સાથે જોડશે ઉદાહરણ તરીકે અહીં તમારી પાસે એસ 10 2 છે તમારી પાસે એસ 10 0 S 10 10 પણ છે તેથી તમારી પાસે વાઇલ્ડ કાર્ડ હોઈ શકે છે અને તમારી પાસે એસ 10 જેવું કંઈક હોઇ શકે છે જે બંને સાથે મેળ ખાશે પરંતુ તે પછી જો તમે સ્ટાર star જેવા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરીને ભેગા કરી શકો છો તો તમે આ બેને ભેગા કરીને એક નિયમ બનાવી શકો છો પરંતુ તે પછી પણ તે ખૂબ વિશિષ્ટ બનશે નહીં તેથી તે અવરોધો પણ છે પરંતુ કેટલાક કેસો આ પ્રકારના સંયોજનથી અર્થપૂર્ણ થશે અને તેનો ઉપયોગ કરી શકે છે તેથી તમે આપણે જે જોયું તે છે કે ટીસીએએમ મેમરીની પોતાની જુદી જુદી અવરોધો છે આપણે તેમાં ફક્ત કેટલાક નિયમો જ સંગ્રહિત કરી શકીએ છીએ અને જો તમારી પાસે કોઈ અતિરિક્ત નિયમ આવે છે જેમાં સંગ્રહિત કરી શકાતો નથી તો તેને ખાસ રીતે નિયંત્રિત કરવો પડશે વાઇલ્ડ કાર્ડ મિકેનિઝમ એક છે પરંતુ તે પછી તેના પોતાના ગેરફાયદા છે તો ચાલો આપણે આગળ જોઈએ તેથી તે નિયમ પ્લેસમેન્ટ હતું અને નિયમ પ્લેસમેન્ટની એક સમસ્યા જેમ આવી ઘણી બધી સમસ્યાઓ છે જે આ વિવિધ સંશોધન પેપર્સ એસડીએનમાં નિયમ પ્લેસમેન્ટ વિશે વાત કરે છે અને તેઓ જે સમસ્યાઓ હલ કરે છે તે ઓળખે છે અને તેથી વધુ પરંતુ મને લાગે છે કે આ જેવા ટૂંકા વ્યાખ્યાનમાં આ મુદ્દો મુખ્ય મુદ્દો અને તેના વિવિધ પાસાઓ શું છે તે જ જાણવું પૂરતું છે હવે પછીનો મુદ્દો એ નિયંત્રક પ્લેસમેન્ટ છે નિયંત્રક પ્લેસમેન્ટમાં આપણે ખાસ કરીને કંટ્રોલર્સની સંખ્યાને ઓળખવા કે જે કોઈ ખાસ સેટિંગમાં જરૂરી હોઇ શકે છે તે ઓળખવા સાથે ત્યાં શું હોવું જોઈએ તે ઓળખવા વિશે વાત કરી રહ્યા છીએ તમે તેને કેવી રીતે મૂકશો કયા આર્કિટેક્ચરને અનુસરવામાં આવશે શું તે ફ્લેટ આર્કિટેક્ચર હિરાર્ચિકલ આર્કિટેક્ચર અથવા અન્ય આર્કિટેક્ચરો હોઈ શકે છે જેનો ઉપયોગ નિયંત્રક મૂકવા માટે થઈ શકે છે અને શું અમારે ઘટનામાં કોઈક પ્રકારની દોષ સહનશીલતા હોઈશું કે કેટલીક એન્ટિટી હોવા છતાં મુખ્ય નિયંત્રક નિષ્ફળ થઈ શકે છે જો ફોલ્ટ સહિષ્ણુતામાં મુખ્ય નિયંત્રક નિષ્ફળ જાય તો તે સ્થાન પર બેકઅપ કંટ્રોલર સ્થાન લેશે તેથી આ બધા જુદા જુદા નિયંત્રક પ્લેસમેન્ટ સમસ્યાઓ એ સામાન્ય બાબતો છે કે જેના પર સાહિત્યમાં સંશોધન કરવામાં આવે છે અને વિવિધ ઉકેલો પ્રદાન કરવામાં આવે છે ફાયરવોલ્સ ઇન્સ્ટોલ કરવા ડિનાઇલ ઓફ સર્વિસ એટેક સાથે વ્યવહાર કરવા ડેટા લેયરમાં નિયંત્રક અને ફોરવર્ડિંગ ડિવાઇસેસ વચ્ચે વિશ્વસનીય સુરક્ષિત જોડાણ પ્રદાન કરવા જેવા સલામતીના મુદ્દા આ કેટલાક વિવિધ સુરક્ષા મુદ્દાઓ છે જે એસડીએનના સંદર્ભમાં પણ ચિંતાનો વિષય છે બેકબોન ઇન્ટરનેટ માટે નેટવર્ક મેનેજમેન્ટ ટ્રાફિક એન્જિનિયરિંગ લોડ બેલેન્સિંગ વપરાશકર્તા અને એક્સેસ પોઇન્ટ્સ વચ્ચે ગતિશીલ કંટ્રોલ ગતિશીલતા મેનેજમેન્ટ જેવી વિવિધ આવશ્યકતાઓને સેવા આપતી વિવિધ એપ્લિકેશનો આ કેટલાક મુદ્દાઓ છે જેના પર સંશોધન કર્યું છે અને તેમના માટે જુદા જુદા ઉકેલો છે જો તમને આમાંના કોઈપણ વિવિધ મુદ્દાઓ એસડીએન અને તેમના અનુરૂપ કાર્યક્રમો વિશે વિગતવાર જાણવાની ઇચ્છા હોય તો મેં આ કેટલાક જુદા જુદા સાહિત્યકારોને ટાંક્યા છે પછી આ વિવિધ સંશોધન સાહિત્યમાંથી કેટલાક છે જેમાંથી કોઈ એક આમાંથી પસાર થઈ શકે છેઆમાંના કેટલાક અલગ અલગ પેપર્સ કે જે અમારા છે તે અમે જ છીએ જેમણે અમારા સંશોધન જૂથમાં આ પેપર લખ્યા છે તેથી જો તમને વધુ રુચિ હોય તો એસડીએન પર બીજા ઘણાં પેપર છે કે જે તમને મારી ગૂગલ સ્કૉલર પ્રોફાઇલ દ્વારા જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તમે તે અનુરૂપ આપણે એસ પર જે કામો કર્યા છે તે સાહિત્ય શોધી શકશો અને જો તમને શંકા હોય તો તમે એસડીએન પરના આ કોઈપણ અલગ પેપર અંગે તમે મારી સાથે સંપર્ક કરી શકો છો વિવિધ અન્ય મુદ્દાઓ જેમ કે મેનેજમેન્ટના મુદ્દાઓ અથવા સેન્સર નેટવર્ક મેનેજમેન્ટ એપ્લિકેશન સ્તરના મુદ્દાઓ IIoT IoT અને તેથી વધુ આ એવા કેટલાક પેપર્સ છે જે આપણા સંશોધન જૂથ સાથે સંબંધિત છે અને તમને અન્ય સંશોધન પત્રો સાથે તેમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે મેં અહીં આ બે સ્લાઇડ્સમાં સૂચિબદ્ધ કર્યા છે તો ચાલો હવે IOT માટે એસડીએન ના મુદ્દા માં આવીએ તેથી મેં જે તમને સમજાવ્યું છે તે છે એસડીએન શું છે અને એસડીએનનું એકંદર આર્કિટેક્ચર શું છે એસડીએનનાં આ વિવિધ ઘટકો શું છે આ વિવિધ એપીઆઈ કઇ છે તે છે નોર્થબાઉન્ડ એપીઆઈ અને સાઉથબાઉન્ડ એપીઆઇ અને તેથી વધુ અને એસડીએન સાથેના વ્યવહાર માટે વિવિધ પ્રોટોકોલનો ઉપયોગ કરવો પડશે કારણ કે એસડીએનની પોતાની વિવિધ લાક્ષણિકતાઓની સુવિધાઓ અને આવશ્યકતાઓ છે તેથી તમારે તેની સાથે વ્યવહાર કરવા માટે વિશિષ્ટ પ્રોટોકોલ હોવું જરૂરી છે ઓપનફ્લો પ્રોટોકોલનાં આ વિવિધ સંસ્કરણો 1 1 થી 1 5 એ એક લોકપ્રિય છે જેનો ઉપયોગ એસ ની જરૂરિયાતોને પૂરી કરવા માટે થાય છે તેથી ચાલો હવે આઇઆઇઓટી જોઈએ આઇઆઇઓટી દૃશ્યો ઔદ્યોગિક આઇઓટી ઔદ્યોગિક મશીનરી વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સ અને તેથી વધુ સજ્જ સોફ્ટવૅર નિર્ધારિત IIoT ને આ આર્કિટેક્ચર શું છે તેની પૂરી પાડે છે તેથી આ આર્કિટેક્ચર છે જે મેં આ વિશિષ્ટ તફાવતમાંથી લીધું છે જે તમે તમારી સામે જુઓ છો તેથી મૂળભૂત રીતે આપણે સોફ્ટવેર નિર્ધારિત IIoT દૃશ્યમાં એકદમ નીચલા સ્તરે છીએ તે એ સ્તર છે જે આ મશીનો સાથે કામ કરે છે જે વિવિધ સેન્સર સાથે સજ્જ છે આ તમારા મશીનો છે આ મશીનો કોઈપણ ઔદ્યોગિક મશીનરી ઉત્પાદન મશીનરી સંચાલિત મશીનરી હોઈ શકે છે અને મૂળભૂત રીતે કોઈપણ મશીનરી કે જેમાં આ વિવિધ ઉપકરણો હોય છે જેમ કે સેન્સર એક્ચ્યુએટર્સ અને તેથી વધુ આ સેન્સર્સ એક્ટ્યુએટર્સ વગેરે ફીટ કરવામાં આવે છે આ ઇન્ટરફેસ લેયર ઇન્ટરફેસ બોર્ડ આ સેન્સર ધરાવતા છે આ વાસ્તવિક ભૌતિક મશીનોની ટોચ પર એક્ટ્યુએટર્સ દ્વારા ફીટ કરવામાં આવે છે અને પછી તમારી પાસે આ નિયંત્રક છે આ મૂળ રૂપે તમારા ડિવાઇસેસ ડિવાઇસ સ્તર છે આ તમારું કંટ્રોલ સ્તર છે કંટ્રોલર છે અને પછી તમારી પાસે આ ક્લાઉડ છે જે મૂળભૂત રીતે આ બિઝનેસ એપ્લીકેશન્સ બિઝનેસ લોજિક પ્રાઇસીંગ બિલિંગ એનાલિટિક્સ અને તેથી સુરક્ષા અને એ બધુ છે તેથી આ વિશિષ્ટ એપીઆઈ એ તમારું સાઉથબાઉન્ડ એપીઆઈ અહીં છે અને આ તમારું નોર્થબાઉન્ડ એપીઆઇ છે તેથી આ બંને એપીઆઈ અહીં આ જુદી જુદી આવશ્યકતાઓને પૂરી કરે છે તેથી આઇઆઈઓટી નેટવર્કમાં જુદા જુદા પડકારો અથવા આવશ્યકતાઓ છે નેટવર્ક સેગમેન્ટેશનના સંદર્ભમાં પડકારો નીતિ આધારિત ડેટા ફોરવર્ડ કરવાના સંદર્ભમાં પડકારો વિવિધ ડિવાઇસીસનું રિમોટ કંટ્રોલ અને તેમની કાર્યો અને સલામતીની ઓફર સલામતી ત્યાં બધી છે તેથી મૂળભૂત રીતે સુરક્ષાના મુદ્દાઓ હું વિગતવાર રીતે પસાર કરવા નથી જઇ રહ્યો પરંતુ ધ્યાનમાં રાખવું કે સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આઇઆઈઓટી અને ખાસ કરીને એસડીએન આઇઆઇઓટી પર લાગુ કરાયેલા એસડીએન સંદર્ભમાં તે વધુ મહત્વપૂર્ણ છે તેથી આ નેટવર્ક વિભાજન શું છે તેથી નેટવર્ક સેગમેન્ટ જેની આપણે સેગમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ તે નેટવર્કના એક ભાગની ખાસ જરૂરિયાતને અનુસરવા માટે આ વિવિધ નિયમોની મદદથી નેટવર્કને ગતિશીલ રૂપે વિભાજિત કરે છે અને બીજો ભાગ નેટવર્કના અન્ય ભાગો અન્ય આવશ્યકતાઓ અને નિયમોનું પાલન કરે છે તેથી ચાલો હું તમને બતાવી દઉં કે આનો મારો અર્થ શું છે તેથી આપણે આ સંદર્ભમાં જે વિશે વાત કરી રહ્યા છીએ તે ચાલો કહીએ કે તમારી પાસે આનું ખાસ નેટવર્ક છે તેથી આપણે નેટવર્ક સેગમેન્ટમાં વાત કરી રહ્યા છીએ ચાલો આપણે કહીએ કે ખાસ નિયમ સાથે આવે છે જે આ નેટવર્કને પાર્ટીશન કરશે અથવા કોઈ ખાસ નીતિ અથવા ખાસ નિયમના આધારે ગતિશીલ આધારિત આ ખાસ નેટવર્કને 2 માં વિભાજિત કરશે તેથી નિયમ આધારિત પાર્ટીશન તે થવાનું છે અને તે ગતિશીલ રીતે થવાનું છે તેથી તે નેટવર્કનો એક ભાગ આ નેટવર્ક પાર્ટીશન 1 અને નેટવર્ક પાર્ટીશન 2 સાથે કામ કરશે પરંતુ આ જુદા જુદા નિયમોનું પાલન કરશે ચાલો આપણે કહીએ કે આ નિયમ 1 અને આ નિયમ 2 નું પાલન કરશે તેથી નિયમ 1 પરિવહન સ્તર પર હોઈ શકે આ નીચે યુ હોઈ શકે છે જ્યાં આ એક ભાગ છે આ તરીકે નેટવર્ક ભાગ 2 નો આ ભાગ કદાચ ટીસીપીને અનુસરે છે તે આ ફક્ત એક ઉદાહરણ છે પરંતુ તમારી પાસે નેટવર્કના જુદા જુદા ભાગોમાં અમલમાં મૂકાયેલી આ પ્રકારની અન્ય નીતિઓ હોઈ શકે છે જે IIoT ના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ એ છે કે IIoT માં તમારી પાસે એક મોટી ઔદ્યોગિક સેટિંગ છે અને આ મોટા ઔદ્યોગિક સેટિંગમાં મોટાભાગે વિવિધ પ્રકારનાં મશીનરીઓનો સમાવેશ થાય છે જે તમામ એકરૂપ નથી તે બધાં જુદી જુદી આવશ્યકતાઓને પૂરી કરે છે વગેરે કેટલીક મશીનરીઓ રીઅલ ટાઇમ અલ્ટ્રા રીઅલ ટાઇમ આવશ્યકતાઓને પૂરી કરી શકે છે જ્યારે અન્ય મશીનરીના અન્ય ભાગો અને સિસ્ટમના અન્ય ભાગો પછી નેટવર્કના અન્ય ભાગો અન્ય નૉન રીઅલ ટાઇમ આવશ્યકતાઓને પૂરી કરી શકે છે તેથી મૂળભૂત રીતે આ નેટવર્કના સેગમેન્ટને ગતિશીલ રૂપે અમુક નિયમોના ખાસ નીતિઓના આધારે અમલમાં મૂકવું અને તેમને જુદા જુદા પ્રોટોકોલ વિવિધ નીતિઓ વગેરે ચલાવવા ઔદ્યોગિક અથવા ઉત્પાદન પાવર પ્લાન્ટ આધારે ઉત્પાદન સેટિંગમાં મૂકવું ખૂબ મહત્વનું છે તેથી નીતિ આધારિત ડેટા ફોરવર્ડિંગ એ બીજો છે તેથી તમે અહીં આપણે IIoT ના સંદર્ભમાં અલગ વિશે વાત કરી રહ્યા છીએ આપણે ફરીથી સેન્સર અને એક્ટ્યુએટર્સનો ઉપયોગ કરવા વિશે વાત કરી રહ્યા છીએ અને તેઓને અમુક ઔદ્યોગિક આવશ્યકતાઓની રીઅલ ટાઇમ સ્થિતિને મોનિટર કરવા અથવા તેને આગળ વધારવી પડશે અને આ ફોરવર્ડિંગ નીતિઓને અમલમાં મૂકવામાં જરૂર પડશે અને અમલમાં મૂકવામાં આવશે તેથી ઘણા કિસ્સાઓમાં તેઓ આવશ્યકતાઓને આધારે ગતિશીલ રીતે બદલાશે જે ત્યાંની રીઅલટાઇમ પરિસ્થિતિ છે તેથી આને બદલવું પડશે ઉદાહરણ તરીકે તાપમાન ડેટાની પ્રાધાન્યતા ભેજ ડેટા થી વધારે હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત પણ હોઈ શકે છે અને વિવિધ ભાગોમાં અથવા અમલીકરણના જુદા જુદા સમયગાળાઓમાં વિવિધ સમયગાળા મૂળભૂત રીતે આ આવશ્યકતાઓ પણ બદલાઇ શકે છે અમુક ખાસ બિંદુઓ પર નેટવર્કના અમુક ભાગોને ઉચ્ચ પ્રાધાન્યતા રહેશે ચાલો આપણે તાપમાનના ડેટાને પ્રાધાન્યતા છે એમ કહીએ જ્યારે સમય ડોમેનના અન્ય કિસ્સાઓમાં મૂળભૂત રીતે એવું થઈ શકે છે કે ભેજને તાપમાન કરતા વધુ પ્રાધાન્યતા મળે અને તેથી ગતિશીલ રૂપે આ પ્રકારની આવશ્યકતાઓને બદલાતી આવશ્યકતાઓને પૂરા પાડવા માટે એસડીએન ઉપયોગી છે અને આ ખાસ પ્રકારની આઈ આઈ ઓ ટી આવશ્યકતાઓ માટે પણ ખાસ કરીને ઉપયોગી છે તેના દાખલાઓ છે જે હું તમને આપી શકું છું તેથી એસડીએનમાં નિયમ આધારિત ફોરવર્ડિંગ નીતિઓ આઈ આઈ ઓ ટી ની આવશ્યકતાઓમાં ગતિશીલ પરિવર્તનને પહોંચી વળવા સમર્થ હશે ઉપકરણોની રીમોટ કંટ્રોલ કાર્યક્ષમતાઓ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિવિધ ઉપકરણોનું રીમોટ સક્રિયકરણ રીમોટ કંટ્રોલ મહત્વપૂર્ણ છે અને એસડીએન આ ખાસ આવશ્યકતાને ગતિશીલ ફેશનમાં ક્યારે અને જ્યારે સગવડ માટે જરૂરીયાતો બદલી શકે છે તે પૂરી કરી શકે છે આ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે સુરક્ષા જેમ કે મેં તમને કહ્યું તે પહેલાં આપણે IIoT ની ટોચ પર એસડીએન સક્ષમ એસડીએન સક્ષમની સુરક્ષા વિશે વાત કરીશું તેથી ફ્લો બેસ્ડ ફોરવર્ડિંગની પોતાની સુરક્ષા નબળાઈઓ છે અને જુદા જુદા ડી એટેક પણ કરી શકાય છે અને આપણે એસડીએન ના ઉપયોગમાં ડી ના હુમલાઓ કરી શકાય છે તેવા વિવિધ નબળાઈઓ વિશે વિચારી શકીએ છીએ તેથી દાખલા તરીકે નિયંત્રકમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરતી આ સમસ્યાઓની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ બધા જુદા જુદા મુદ્દાઓની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમારે સુરક્ષા સ્તર ને મૂળરૂપે અમલમાં મૂકવાની જરૂર છે અથવા આ બધા જુદા જુદા સ્તરોમાં તેને ઉભી રીતે વેર્ટીકેલી લાગુ કરી શકાય છે IIOT માટે એસડીએનનાં વિવિધ સ્તરોમાં સુરક્ષાના અમલીકરણના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ત્યાં વિવિધ આવશ્યકતાઓ છે જેને એસડીએન સક્ષમ IIoT સિસ્ટમો બનાવવા માટે ધ્યાનમાં લેવી પડશે તેથી ઉદાહરણ તરીકે લો લેટન્સી વર્ચ્યુઅલાઇઝેશન એ ખૂબ મહત્વની આવશ્યકતા છે તેથી અહીં ખરેખર સોફ્ટવૅર નિર્ધારિત પણ વર્ચ્યુઅલાઇઝેશન નેટવર્ક વર્ચ્યુઅલાઈઝેશન સ્ટોરેજ વર્ચ્યુઅલાઈઝેશન અને તેથી વધુની આવશ્યકતાને ચિત્રમાં લાવે છે તેથી આપણે આ વર્ચ્યુઅલાઇઝેશન આવશ્યકતાઓને ઓછી વિલંબિતતા અર્થાત લો લેટન્સી તેનો અર્થ એ છે કે ખૂબ જ ઓછા સમય માટે પૂરી કરવી પડશે કારણ કે તમે ખૂબ જ ઊંચી ગતિએ કાર્યરત ઔદ્યોગિક મશીનરી સાથે કામ કરી રહ્યાં છો જેથી ખૂબ જ વધુ ગતિમાં ડેટા વધવા લાગશે તેથી ઓછી વિલંબન લો લેટન્સી ખૂબ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ કે ખૂબ ઓછા સમયમાં વસ્તુઓ લો લેટન્સી વર્ચ્યુઅલાઇઝેશન કરવામાં આવશે આનો અર્થ એ કે આ બધી હાઇ સ્પીડ આવશ્યકતાઓ રીઅલ ટાઇમ આવશ્યકતાઓ અને તેથી વધુને પૂર્ણ કરવા માટે ખૂબ ઓછા સમયમાં ઓછામાં ઓછા સમયનો વર્ચ્યુઅલાઈઝેશન કરવું પડશે નિર્ધારિત નેટવર્કિંગ ખૂબ અગત્યનું છે અહીં એસડીઆઈઆઈઓટી દૃશ્યોમાં નેટવર્કના તાર્કિક કેન્દ્રિય દૃષ્ટિકોણ ભૌતિક નેટવર્કની તાર્કિક ત્વરિતતા અને નેટવર્ક પર ટ્રાફિકને નિર્ધારિત ફોરવર્ડિંગને સક્ષમ કરવા માટે નિયમ આધારિત પ્રાથમિકતા ફોરવર્ડિંગનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ઘટનાઓ ક્રમમાં પ્રક્રિયા થાય ઉચ્ચ ઉપલબ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે ફોલ્ટ સહિષ્ણુતા સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે કેરીઅર ગ્રેડ ટેલિકમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ પ્રોટોકોલ સાથે વ્યવહાર કરતી ઔદ્યોગિક મશીનરી વિશે વાત કરી રહ્યા છીએ તેથી ફોલ્ટ સહિષ્ણુતા સાથે ઉચ્ચ ઉપલબ્ધતા એ સુનિશ્ચિત કરે છે કે જો એમાં કોઈ ડાઉનટાઇમ હોય તો તે ઓછામાં ઓછું હોય છે જે એસડીઆઈઆઈઓટીમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે સુરક્ષા મારી પાસે સમય છે તો ફરી એસડીએન અને આઈઆઈઓટી માટે એસડીએનની સુરક્ષા સુરક્ષા સમસ્યાઓ બધા જુદા જુદા મુદ્દાઓની કાળજી લેતા મજબૂત સુરક્ષા પદ્ધતિઓ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે એપ્લિકેશન્સની અદ્યતન એપ્લિકેશનો ઉપકરણોની ખુલ્લી આર્કિટેક્ચર ધરાવતા વિવિધ સંચાલકોની વિશિષ્ટ આવશ્યકતાઓ ચલાવે છે અને તેમને ખર્ચ અસરકારક સલામત રીતે અપ ટૂ ડેટ બનાવે છે એસડીઆઈઆઈઓટી માટે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જો આપણે ઉદ્યોગોમાં ઓટોમેશનના કિસ્સામાં પ્રેક્ટિસની હાલની સ્થિતિ જોઈએ તેથી આ વૈશ્વિક દ્રષ્ટિકોણ એ ઓટોમેશનનો આર્કિટેક્ચરલ દૃશ્ય છે જે આજની જેમ છે તેથી મૂળભૂત રીતે તમારી પાસે આ સેટિંગ્સમાં ઓટોમેશનના કિસ્સામાં તમારી પાસે જુદા જુદા સ્તર હશે તેથી તમારી પાસે લેવલ 0 છે તમારી પાસે લેવલ 0 સેન્સર હશે મૂળભૂત રીતે વિવિધ સેન્સર ઇક્વિપમેન્ટ્સ લેવલ 0 હોય છે લેવલ 1 ડિજિટલ કંટ્રોલર અને કંટ્રોલર ડિવાઇસીસ અને તેથી વધુ બનશે લેવલ 2 સુપરવાઇઝરી કંટ્રોલ થી બનશે જેકે સ્કાડા પીએલસી એચએમઆઈ અને તેથી વધુ બનશે અને લેવલ 3 આ બધા જુદા જુદા એપ્લિકેશનો ગણતરી એપ્લિકેશનો ગણતરીના વ્યવસાય તર્ક અમલીકરણ વિશ્લેષણો અને તેથી આગળ કામ કરશે આ ઑટોમેશનની લાક્ષણિક સ્તરવાળી આર્કિટેક્ચર તે આજની જેમ છે હવે જો તમે આ પ્રકારની સેટિંગ્સ પર એસડીઆઈઆઈઓટી લાગુ કરવા માંગતા હોવ તો તમારી પાસે એવું કંઈક હશે જે તમારી પાસે છે આ સોફ્ટવૅર નિર્ધારિત આઈઆઈઓટી અથવા સોફ્ટવૅર નિર્ધારિત ઑટોમેશનનો સાકલ્યવાદી સચિત્ર દૃશ્ય છે તેથી પહેલાનાં દૃશ્યથી વિપરીત આપણે અહીં જે કંઇક લઈ જઈશું તે કંઈક આ છે તમારી પાસે પહેલાથી 1 2 3 સ્તર આ વર્ચ્યુઅલાઇઝ્ડ સિસ્ટમમાં હશે તેથી મૂળભૂત રીતે આ સ્તર 1 2 3 સોફ્ટવેર નિર્ધારિત ડિજિટલ નિયંત્રકો સોફ્ટવૅર નિર્ધારિત પીએલસી સોફ્ટવૅર નિર્ધારિત ડેટા એક્વિઝિશન સિસ્ટમ્સ સોફ્ટવૅર નિર્ધારિત એચએમઆઈ પ્રક્રિયા નિયંત્રણ અને આ પ્રકારની સામગ્રી સાથે વ્યવહાર કરશે અને તેથી આ સોફ્ટવૅર નિર્ધારિત વર્ચ્યુઅલાઇઝ્ડ સિસ્ટમો વર્ચ્યુઅલાઇઝ્ડ પ્રસંગો બનશે અને તેથી આગળ અને સ્તર 0 માં તમે આ વર્ચ્યુઅલાઇઝ્ડ સર્વરો ધરાવશો જે ડેટા સેંટર નેટવર્ક દ્વારા સેન્સર્સ અને ભૌતિક ઉપકરણો સાથે ઇન્ટરફેસ કરશે તેથી આ સાથે આપણે આઇઆઈઓટી માટે સોફ્ટવૅર નિર્ધારિત નેટવર્ક્સના આ વિશિષ્ટ ભાગનો અંત લાવીએ છીએ આપણે આઈઆઈઓટી માટે સોફ્ટવૅર નિર્ધારિત નેટવર્ક્સના ઉપયોગના વિવિધ ઉદાહરણોમાંથી પસાર થઈએ છીએ વિવિધ આવશ્યકતાઓ પડકારો અને તેથી આપણે એસડીએનના એકંદર આર્કિટેક્ચરમાંથી પણ પસાર થયા છે અને ત્યાર બાદ આ મોટાભાગના જુદા જુદા અદ્યતન મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગોમાં ઓટોમેશનની આવશ્યકતાઓને કેવી રીતે પૂરી કરવામાં આવે છે જ્યાં ઑટોમેશન આવશ્યક છે વગેરે અને આપણે આખરે સોફ્ટવૅર નિર્ધારિત ઓટોમેશન આર્કિટેક્ચરને તમે કેવી રીતે આ ઉદ્યોગો અથવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં આઇઆઇઓટી સેટિંગ્સમાં સામાન્ય રીતે અનુભવી શકો છો અને તેથી વધુ ઓટોમેશન સોફ્ટવૅર નિર્ધારિત પર પરિવર્તન કરી શકો છો તેના એકંદર આર્કિટેક્ચર પર ધ્યાન આપ્યું છે ઓટોમેશન આર્કિટેક્ચર જ્યાં તમે આ બધા નિયંત્રકોના વર્ચુઅલ વર્ચ્યુઅલાઇઝ્ડ ઉદાહરણોને નિયંત્રક ઉપકરણોમાં એકંદર સ્કાડા નિયંત્રક અને તેથી આગળ અને તળિયે આ વિવિધ સર્વર્સના વર્ચ્યુઅલાઇઝ્ડ ઉદાહરણો અને લોજિકલ દૃશ્ય ધરાવતા હોય છે તેથી તમારી પાસે વર્ચ્યુઅલાઇઝ્ડ અથવા સોફ્ટવૅર નિર્ધારિત ઓટોમેશન આર્કિટેક્ચરમાં સ્તરોની સંખ્યા ઓછી થઈ જશે A આ કેટલાક સંદર્ભો છે જે તમને તમારી કુતૂહલતાને વધારવા માટે હમેંશાની જેમ આપવામાં આવ્યા છે જો તમને વધુ વિગતવાર જાણવાની ઇચ્છા હોય તો આ ખ્યાલોને વધુ ડેપ્થમાં સમજવા માટે આ જુદા જુદા સંદર્ભો છે અને આની સાથે આપણે સોફ્ટવૅર નિર્ધારિત આઈઆઈઓટી પરના વ્યાખ્યાનના આ ભાગનો અંત લાવીએ છીએ આભાર